જો તંત્ર સ્થાયી અવસ્થામાં ના હોય તો શું થાય આ ખરેખર એક પ્રશ્નના રૂપમાં વ્યક્ત થાય છે કે અસ્થાયી ને કેવી રીતે વ્યક્ત કરી શકાય જો તંત્રને સ્થાયી અવસ્થામાં જાળવી ના શકાય તો શું થાય એ શક્ય છે કે તંત્રને સ્થાયી અવસ્થામાં જાળવી ના શકાય એક ઉદાહરણ ધ્યાનમાં લો કોફી ચા દૂધ નો એક પ્યાલો લો અને તેને ટેબલ પર જ રહેવા દો સ્થાયી અવસ્થા એટલે જ્યારે તંત્ર વાતાવરણના તાપમાન પર પહોંચે છે એટલે કે વાતાવરણ સાથે સંતુલન પ્રાપ્ત કરે છે આવા તંત્ર કે જેમણે હજી સંતુલન પ્રાપ્ત નથી કર્યું તેને કેવી રીતે વર્ણવી શકાય આપણે તેનો જથ્થો કેવી રીતે લઈશું કેવા પ્રકારનું વિશ્લેષણ કરી શકાય અને શું સમજ આપણે મેળવી શકીએ તો ધારો કે આપણે એક પાત્ર લઈએ છીએ કે જે ચોક્કસ તરલ પદાર્થ થી ભરેલું છે અને ધારો કે તરલ પદાર્થ નું તાપમાન T∞ છે ધારોકે ઘન પદાર્થ કે જેનું તાપમાન Ti T∞ છે ધારોકે સમય t0 એ આ ઘન પદાર્થ ખરેખર તરલ પદાર્થ ની બહાર છે તેને પાત્રમાં નાખવામાં આવે છે જેવો પદાર્થ નાખવામાં આવે છે ઉષ્ણતા નું વિનિમય ચાલુ થાય છે ઘન પદાર્થ તેના ગુણધર્મ પ્રમાણે ઊંચા તાપમાનના કારણે વધારે ઉર્જા ની સ્થિતિમાં છે તે પરિસરના તરલ પદાર્થમાં ઉષ્મા છુટી પાડશે અને પછી અંતમાં પરિસર સાથે સંતુલન મેળવશે પહેલું અવલોકન એ છે કે ઉષ્માનું પરિવહન ઘન પદાર્થ થી પ્રવાહી પદાર્થ તરફ થશે આમાં ઉષ્માનું પરિવહન કયા પ્રકારનું છે ઉષ્માનયન ખરેખર જે થાય છે એ ઘન અને પ્રવાહી પદાર્થ ની પરિસીમા પર ઉષ્માનયન થાય છે ઘન પદાર્થ માં કયા પ્રકારનું ઉષ્માનું પરિવહન થાય છે ઉષ્માવહન એના માટે બે રસ્તાઓ છે ધારોકે ઉષ્માવહન અંદરની બાજુ અગત્યનું છે આપણે જાણીએ છીએ કે મૉડલ કેવી રીતે લખવું ધારોકે સંચય બરાબર નિવેશ બાદ પેદાશ વત્તા ઉત્પાદન છે જો q 0 છે તો આપણે જાણીએ છીએ કે મૉડલ કેવી રીતે લખવું જો પદાર્થ ના પરિમાણો ખુબજ નાના છે એટલે કે પદાર્થ ના પરિમાણો ત્રણે પરિમાણમાં નોંધપાત્ર રીતે નાના છે તો લંપિંગ અનુમાન રજુ કરી શકાય છે એટલે એ શું છે ઘન પદાર્થ માં તાપમાન એક સમાન છે એમ માનીલો હવે આપણે આ બાબતમાં મોડલ કેવી રીતે લખીશું જો એકસમાન તાપમાન માનવામાં આવે તો જે પણ આંતરિક ઊર્જા તરલ પદાર્થે ગુમાવેલ છે એના બરાબર ઘન પદાર્થ માં થતા તાપમાનના વધઘટનો દર છે આ મૉડલ બનાવવાનો એક રસ્તો છે સામાન્ય મૉડલ અને પછી યોગ્ય સંકલન કરીને લંપિંગ અનુમાન લાદવામાં આવે અને અનુરૂપ પરિસીમા ની શરતોનું અવેજીકરણ કરવામાં આવે છે એક સરળ રસ્તો એ પહેલા સિદ્ધાંત પરથી મૉડલ લખવું એ છેઉપરનો સ્નેપશોટ જુઓ ડાબી બાજુએ સંચય કે જે ઘન પદાર્થ માં રહેલી ઉષ્ણતા નો જથ્થો ગણાવે છે જમણી બાજુએ તરલ પદાર્થમાં ઉષ્માનું પરિવહન છે આ એક આયતનમાપક પ્રક્રિયા છે અને સપાટી વિસ્તાર ની પ્રક્રિયા નથી પ્રારંભિક શરત શું છે t0 પર ઘન પદાર્થનું તાપમાન Ti છે તંત્રની ઉષ્માને જાળવી રાખવાની ક્ષમતા એ ખરેખર આયતનમાપક પ્રક્રિયા છે અને તેની ઉષ્માના પરિવહનની ક્ષમતા એ સપાટી વિસ્તાર ની પ્રક્રિયા કે આડછેદ ના વિસ્તારની પ્રક્રિયા છે ઉપરના સ્નેપશોટ માં ઉકેલ છે સમય ની સામે ગુણાંક વિશે આપણે શું કહી શકીએ આ ગુણાંક નો એકમ શું હોય એ સેકન્ડનો વ્યસ્ત હોવો જોઈએ ગુણાંક ખરેખર સમય અચળાંક દર્શાવે છે ગુણાંક પરથી આ પ્રક્રિયા માટે સમય અચળાંક વ્યાખ્યાયિત કરી શકાય છે τ ρVCphAs કે જે ઘન પદાર્થમાંથી તરલ પદાર્થમાં ઉષ્ણતા છૂટી પડે છે તે સમય દર્શાવે છે અહીંયાં બે પદ સ્પર્ધાત્મક પ્રક્રિયા ને પ્રતિબિંબિત કરે છે ઘન પદાર્થ ની ઉષ્મા સંગ્રહ કરવાની ક્ષમતા વિરુદ્ધ તેની વાતાવરણમાં ઉષ્મા છૂટી પાડવાની ક્ષમતા સમય અચળાંક ફરીથી આ રીતે લખી શકાય τ ρVCphAs Rconv Csolid સમય અચળાંક એ ઉષ્માનયનનો અવરોધ કે જે ઘન પદાર્થ માંથી તરલ પદાર્થ માં ઉષ્ણતા નું ઉષ્માનયન ગુણ્યા કેપેસિટન્સ કે જે ઘન પદાર્થની તેના કદ માં ઉષ્મા સંગ્રહ કરવાની ક્ષમતા દર્શાવે છે સમય અચળાંક એ તંત્ર ના ગુણધર્મો પરથી ચોક્કસ પ્રક્રિયા થવા માટે લાગતો સમય દર્શાવે છે

જો ગુણધર્મો જાણીતા હોય તો તંત્ર માટે સમય અચળાંક શોધી શકાય છે જ્યાં સુધી સમય અચળાંક જાણીતો છે ચોક્કસ સમય અચળાંકને સંબંધિત તાપમાન નો તફાવત નિયત છે એ જ સમય અચળાંક ઘણા અલગ પરિમાણ જેવા કે ક્ષમતા ઉષ્મા પરિવહનનો ગુણાંક વગેરે માં ફેરફાર કરીને મેળવી શકાય છે ઉદાહરણ તરીકે ઘન પદાર્થ ની ક્ષમતા જુદા જુદા પદાર્થ પસંદ કરીને વધારી શકાય છે જ્યારે ઉષ્મા પરિવહનનો ગુણાંક પ્રવાહ ના ગુણધર્મો વગેરેથી આ બંને એક સાથે એવી રીતે બદલી શકાય કે સમય અચળાંક બદલાય નહીં સમય અચળાંક ની તુલના એ જુદા જુદા પદાર્થો માં ઉષ્મા પરિવહનની પ્રક્રિયાની સરખામણી કરવા માટેની એક સુંદર પદ્ધતિ છે નોંધ લેશો કે આ ગુણધર્મો પદાર્થના અંતર્ગત છે અને તેથી જુદા જુદા પદાર્થો માટે અલગ છે આવા સમય અચળાંકની વ્યાખ્યા કરવાથી એક જ તંત્રમાં જુદા જુદા પદાર્થો ના ઉષ્માના પરિવહનના દરની સરખામણી કરી શકાય છે જ્યારે આપેલ તંત્ર માટે સમય અચળાંક મોટું છે ત્યારે તે સંતુલન મેળવવા માટે લાંબો સમય લે છે તેથી તંત્રના ગુણધર્મો એ બતાવે છે કે યોજનામાં સમય અચળાંક ધ્યાનમાં લેવું જરૂરી છે જેથી તંત્ર સંતુલન ક્યારે મેળવશે તેની આગાહી કરી શકાય છે લમ્પડ કેપેસિટન્સ પદ્ધતિની માન્યતા કેટલી છે ધારણાઓ ક્યારે માન્ય કરી શકાય એ કહેવું પૂરતું નથી કે પરિમાણો નાના છે અને તેથી એક સમાન તાપમાન ધારી શકાય જો ઘન પદાર્થની વાહકતા વધારે છે છતાં તેમ હંમેશા નથી હોતું એકસમાન તાપમાનની હાજરી વાહકતા અને પરિમાણો પર આધારિત છે તેથી વાહકતા નો ગુણધર્મ અને તંત્રના પરિમાણો એમ બંને ધ્યાનમાં લેવા જોઈએ આપણે ઉષ્માવહન અને ઉષ્માનયન ની પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા ગુણધર્મો કેવી રીતે દાખલ કરી શકીએ અને ધારણાઓ ની માન્યતા માટે જથ્થાત્મક રાશિ સાથે કેવી રીતે આવી શકીએ